આ ચોક્કસ લેકચરમાં આપનું સ્વાગત છે અને આ લેકચર ખૂબ મહત્વનું છે કારણ કે આપણે MOSFET કેવી રીતે બનાવવું તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ છેલ્લા ઘણા ક્લાસીસથી હું તમને કહી રહ્યો હતો કે આપણે એક પ્રક્રિયા શીખી રહ્યા છીએ અને હું તમને એક લેકચરમાં બતાવીશ કે આપણે MOSFET કેવી રીતે બનાવી શકીએ MOSFET કંઈ નથી પરંતુ તમારા મેટલ ઓક્સાઈડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે તેથી જો મારે MOSFET બનાવવું હોય તો કઈ પ્રક્રિયા અનુસરવી જોઈએ તે ચોક્કસ કિસ્સામાં આપણે સમજવું પડશે કે ઓક્સિડેશન શું છે થર્મલ બાષ્પીભવન શું છે લિથોગ્રાફી શું છે અને ત્યારે જ હું સમજી શકું છું કે MOSFET કેવી રીતે બનાવી શકાય છે આપણે પહેલેથી જ જોયું છે કે ડિવાઇસ બનાવવાના સ્ટેપ્સ શું છે હવે આ સ્ટેપ્સનો ઉપયોગ કરીને આપણે MOSFET કેવી રીતે બનાવી શકીએ તે જ આજનો ક્લાસ છે અને પછી આપણે ઘણા ટાઈપના MOSFET જોઈશું જેમ કે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET ડીપ્લેશન ટાઈપ MOSFET P ચેનલ MOSFET N ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET P ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET P ચેનલ ડીપ્લેશન ટાઈપ ઉપરાંત આપણે કોમ્પ્લીમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર વિશે ખૂબ જ ટૂંકું વર્ણન અથવા વિગતો જોઈશું જે તમારા c મોસ છે આ કોર્સનો મહત્વનો ભાગ અથવા મહત્વનો હિસ્સો છે અને આપણે કરંટ સમયગાળાની દ્રષ્ટિએ MOSFET ની એપ્લિકેશન પણ જોઈશું તેથી હું આ ચોક્કસ લેકચરને કેટલાક મોડ્યુલોમાં વહેંચીશ તેથી જ્યારે આપણે MOSFET ની બનાવટ શું છે અને તેઓ વિવિધ એપ્લિકેશનોમાં કેવી રીતે એપ્લાય થાય છે તે સમજવા જઈ રહ્યા છીએ પ્રથમ સ્લાઇડ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તે તમારો ક્લાસ નંબર આઠ છે જે MOSFETs છે તેથી મેં તમને જે કહ્યું તે MOSFET ને સમજવા માટે અમારે પ્રક્રિયા સમજવી પડી જે આપણું થર્મલ ઓક્સિડેશન છે પછી આપણે ડિપોઝિશન અને ફોટોલિથોગ્રાફી જાણવાની જરૂર છે હવે આ ત્રણ બાબતો આપણે જાણવાની જરૂર છે અને એક વધુ સ્ટેપ ડિફ્યુઝન અથવા આયન ઇમ્પ્લિટેશન છે તેથી જો તમે સમજવા માંગતા હો કે MOSFET બનાવટ કેવી રીતે કાર્ય કરે છે તો આ 4 સ્ટેપ્સ છે જે તમારે જાણવાની જરૂર છે હવે ઓક્સિડેશનમાં આપણે પહેલાથી જ 2 ટાઈપના ઓક્સિડેશન જોયા છે એક થર્મલ છે અને બીજું પ્લાઝ્મા એન્હાન્સડ કેમિકલ વેપર ડિપોઝિશન છે ઓક્સિડેશનનો ઉપયોગ કરીને આપણે સિલિકોન ડાયોક્સાઇડ ડિપોઝિશન વધારી શકીએ છીએ એક ફીઝીકલ વેપરનું ડિપોઝિશન છે અને બીજું એક કેમિકલ વેપરનું ડિપોઝિશન છે ફીઝીકલ વેપરના આપણે ત્રણ ટાઈપ જોયા છે એક થર્મલ બાષ્પીભવન બીજો E બીમ બાષ્પીભવન અને ત્રીજો એક સ્પુટરિંગ sputtering છે અને CVD માં આપણે 2 ટાઈપના PECVD અને LPCVD જોયા છે પછી આપણે ફોટોલિથોગ્રાફી અને તેની પ્રક્રિયા જોઈ છે પરંતુ આપણે વિગતવાર નથી જઈ રહ્યા માત્ર ડિફ્યુઝન થાય છે કે નહીં તેવું સમજી શકીએ છીએ ડિફ્યુઝન પ્રક્રિયામાં 2 પ્રક્રિયાઓ છે એકને પ્રિ ડીપોઝીશન પ્રોસેસ કહેવામાં આવે છે બીજીને ડ્રાઇવ કહેવામાં આવે છે આયન ઇમ્પ્લાન્ટેશનમાં તમામ પ્રિ ડિપોઝિશન અને ડ્રાઇવમાં બીજી પ્રક્રિયા છે જેનો ડિફ્યુઝનને બદલે ખુબજ વધારે ઉપયોગ થાય છે કારણ કે આપણે આયન ઇમ્પ્લાન્ટેશન ઓલ નામની આ તકનીકનો ઉપયોગ કરીને અશુદ્ધિઓને વધુ સચોટ રીતે ડોપ કરી શકીએ છીએ હવે એકવાર તમે આ જાણી લો ચાલો આપણે લિથોગ્રાફીનો વિભાગ જલ્દીથી જોઈએ ગઈકાલે આપણે છેલ્લા લેક્ચરમાં જે જોયું તે એક છે કે જો હું લિથોગ્રાફીનો ઉપયોગ કરું તો હું ફોટોરેસિસ્ટની પેટર્ન કેવી રીતે તપાસવી તે સમજી શકું છું ફોટોલિથગ્રાફીનો ઉપયોગ કરીને ફોટોલિથગ્રાફી શું યોગ્ય છે તેનો ઉપયોગ કરીને ફોટોરેસિસ્ટ દ્વારા બનાવેલ પેટર્નને હું કેવી રીતે નિરીક્ષણ કરી શકું છું હવે જો કોઈ મેટલ હોય તો આપણે કેવી રીતે પ્રક્રિયા કરી શકીએ તેનો અર્થ એ છે કે આપણે મેટલને કેવી રીતે પેટર્ન કરી શકીએ આ ફરીથી ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ છે કારણ કે આગળની સ્લાઇડમાં હું તમને MOSFET બતાવવા જઈ રહ્યો છું તો ચાલો આપણે જોઈએ કે ફોટોલિથોગ્રાફીનો ઉપયોગ કરીને ઓક્સાઇડ સિલિકોન સબસ્ટ્રેટ ઉપર ડિપોઝિટ થયેલી મેટલને આપણે કેવી રીતે પેટર્ન કરી શકીએ એકવાર તમે આ જાણી લો પછી આપણે વાસ્તવિક MOSFET ફેબ્રિકેશન ઉપર જઈશું તેથી સ્ક્રીનને નજીકથી જુઓ અને તમે શું જુઓ છો તેથી હું તમને બતાવી રહ્યો છું કે મેટલને કેવી રીતે પેટર્ન કરવી મને સ્પષ્ટ રીતે મેટલ લખવા દો કે મેટલની પેટર્ન કેવી રીતે કરવી તેથી આપણે પહેલાથી જ આ ઉદાહરણ જોયું છે આપણે S U 8 માં ઇન્ટર ડિજિટલ ઇલેક્ટ્રોડ સ્ટાન્ડર્ડ સારી રીતે જોયું છે આપણે આ ઉદાહરણ જોયું છે અને MEMS ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગેસ સેન્સર કેવી રીતે બનાવવું તે પણ જોયું છે હવે ચાલો આપણે ઝડપથી જોઈએ કે મેટલને કેવી રીતે ડિઝાઇન કરવી ત્યાં ઇન્ટર ડિજિટલ ઇલેક્ટ્રોડ્સ જેવું કંઈક છે જે આપણે હમણાં જ જોઈશું જેથી તમે રિફ્રેશર મેળવી શકો છો અને તમે MOSFET કેવી રીતે છે તે સમજી શકશો જ્યારે હું તમને MOSFET માટે પ્રોસેસ ફ્લો બતાવીશ તમે પ્રોસેસ ફ્લો સમજી શકો છો તેથી હવે આપણે જાણીએ છીએ કે જો અમારી પાસે વેફર છે જો અમારી પાસે ઓક્સિડાઇઝ વેફર હોય અને જો મારી પાસે ઓક્સિડાઇઝ વેફર ઉપર મેટલ સિલિકોન ડાયોક્સાઇડ હોય જો હું આ મેટલને પેટર્ન કરવા માંગુ છું તો સૌથી પહેલા હું કોટ ફોટોરેસિસ્ટ સ્પિન કરીશ પછી તમે જાણો છો કે સ્પિન કોટિંગ પછી આગળનું સ્ટેપ શું છે સ્ટેપ એક સ્પિન કોટ ફોટો પ્રતિકાર સ્ટેપ 2 સોફ્ટ બેકિંગ છે ગરમ પ્લેટ ઉપર એક મિનિટ માટે નેવું ડિગ્રી ઉપર સોફ્ટ બેક કરવું ત્રીજું સ્ટેપ લોડ માસ્ક છે તેથી આપણે માસ્ક લોડ કરીએ છીએ અમારી ઇચ્છિત પેટર્નનો માસ્ક પસંદ કરવામાં આવે છે અને પછી આપણે શું કરીશું આપણુ આગળનું સ્ટેપ એ છે કે આપણે વેફરને એક્સપોઝ કરીશું જે ફોટોરેસિસ્ટ સાથે સ્પિન કોટેડ છે આગળનું સ્ટેપ ચોથું સ્ટેપ હશે જે તેને u v લાઈટમાં લાવશે તેથી જો હું આ કરું તો આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ એ છે કે હું માસ્ક ઉતારીશ અને આગળનું સ્ટેપ ડેવલપ કરીશ જે માસ્ક ઉતારશે અને મારો ફોટોરેસિસ્ટ ડેવલપ કરશે એકવાર હું મારો ફોટોરેસિસ્ટ ડેવલપ કરું તો મારી પાસે શું હશે આ પોઝિટિવ ફોટોરેસિસ્ટ હોવાથી અને મારો માસ્ક બ્રાઇટ ફિલ્ડ માસ્ક હોવાથી મારી પાસે શું હશે માસ્ક ઉપર જે આ લાલ વિસ્તારને એક્સપોઝડ કરતો નથી તે ફોટોરેસિસ્ટમાં તે વિસ્તાર વધુ મજબૂત હશે કારણ કે તે પોઝિટિવ ફોટોરેસિસ્ટ છે ફરીથી જે વિસ્તાર એક્સપોઝડ થયો નથી જ્યારે આપણે પોઝિટિવ ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરીશું ત્યારે તે મજબૂત થશે તો હું શું જોઉં છું એકવાર હું મારું ડેવલપમેન્ટ સ્ટેપ પૂર્ણ કરી લઉં એટલે કે હું મારો ફોટોરેસિસ્ટ ડેવલપ કરું છું તો હું શું જોઈ શકું છું હું જોઉં છું કે જે વિસ્તારમાં એક્સપોઝડ નથી ત્યાં ફોટોરેસિસ્ટ હશે અને જે વિસ્તાર u v લાઈટ દ્વારા એક્સપોઝડ કરવામાં આવ્યો હતો જે આ એક અથવા આ એક અથવા આ એક અથવા આ એક છે ફોટોરેસિસ્ટ એટચેડ કરવામાં આવશે ફોટોરેસિસ્ટ ડેવલપ કરવામાં આવશે તો હવે તમે જાણો છો કે તમારી પાસે ફોટોરેસિસ્ટ છે હવે આગળનું સ્ટેપ શું છે આપણે મેટલને એટચ કરવા માંગીએ છીએ કારણ કે વિચાર મેટલને પેટર્ન કરવાનો છે તેથી આગળનું સ્ટેપ આપણે ડેવલોપીંગ કર્યા પછી હશે આગળનું સ્ટેપ એ હશે કે આપણે હાર્ડ બેક કરીશું હોટ પ્લેટ ઉપર 1 મિનિટ 120 ડિગ્રી ઉપર હાર્ડ બેક કરવામાં આવે છે હાર્ડ બેકિંગ પછી આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ મેટલને કોતરવાનું છે તેનો અર્થ છે કે આપણે વેફરને મેટલ એચન્ટમાં ડૂબાડીશું વેફરને મેટલ એચન્ટમાં ડુબાડવાથી શું થશે ફોટોરેસિસ્ટની નીચેની મેટલ તમે જુઓ છો કે ફોટોરેસિસ્ટ કોતરવામાં આવશે નહીં અને બાકીના વિસ્તારમાં મેટલ કોતરવામાં આવશે તેથી જ્યારે હું મેટલને કોતરું છું ત્યારે ફોટોરેસિસ્ટ દ્વારા સુરક્ષિત મેટલ આ 1 2 3 છે તેથી મેટલ કે જે મારા ફોટોરેસિસ્ટ દ્વારા સુરક્ષિત છે તે કોતરવામાં આવશે નહીં પરંતુ જે મેટલ ફોટોરેસિસ્ટ દ્વારા સુરક્ષિત નથી તે કોતરવામાં આવશે જ્યારે મેં મેટલને કોતર્યું ત્યારે મારી પાસે આ ખાસ વસ્તુ હશે આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ જ્યારે પણ તમે અણુ મેટલની કોતરણી કરો છો તે પછી તમારે તેને ચોખ્ખા પાણીથી ધોવું પડશે તમે જાણો છો કે તમારે તેને ડીઆયોનાઝ્ડ પાણીમાં ચોખ્ખા પાણીથી ધોવું પડશે અને પછી તમારે નાઇટ્રોજનનો ઉપયોગ કરીને તેને સૂકવવું પડશે તેને હંમેશા ચોખ્ખા પાણીથી ધોવો અને સૂકવો આ દરેક સ્ટેપ પછી છે ડ્રાય સોફ્ટ બેક જે લોડિંગ માસ્ક છે એક્સપોઝર ડેવલપ છે તમારે ચોખ્ખા પાણીથી ધોવાની જરૂર નથી વિકાસ કર્યા પછી તમારે તેને ફરીથી ચોખ્ખા પાણીથી ધોવું પડશે તેને D I થી ચોખ્ખા પાણીથી ધોવો અને પછી N 2 થી સૂકવો પછી તમારે હાર્ડ બેક મેટલ કોતરણી કરવી પડશે મેટલ એચિંગ પછી જ્યારે પણ કોઈ રસાયણ સામેલ હોય ત્યારે તમે જુઓ ત્યાં ડેવલોપ થયેલ PR છે ત્યાં PR ડેવલોપ કરવા માટે રસાયણ છે તેથી આપણે ચોખ્ખા પાણીથી ધોવું પડશે જ્યારે આપણી પાસે ફરીથી મેટલ હોય છે ત્યારે રસાયણ સામેલ થાય છે તેથી આપણે તેને D I સાથે ચોખ્ખા પાણીથી ધોવાનુ અને નાઇટ્રોજનથી સૂકવવાનું હતું આગળનું સ્ટેપ શું છે અમને આ ફોટોરેસિસ્ટ નથી જોઈતું તેથી ફોટોરેસિસ્ટને સ્ટ્રિપિંગ કરવા માટે આપણે ફોટોરેસિસ્ટને સ્ટ્રીપ કરવું પડશે આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણા વેફરને એસિટોનમાં ડુબાડીશું તો શું થશે તમે જોશો કે ફોટોરેસિસ્ટ સ્ટ્રીપેડ થશે ફરીથી તમે જુઓ ત્યાં એસિટોન શું છે તેનો અર્થ એ છે કે તમારે એસિટોન પછી ફરીથી ચોખ્ખા પાણીથી ધોવું પડશે ચોખ્ખા પાણીથી D I થી ધોવું જોઈએ અને N 2 થી સૂકવવું પડશે હવે તમે મેટલને કેવી રીતે પેટર્ન કરી શકો છો ઓક્સિડેશન ડિપોઝિશન અને લિથોગ્રાફી દ્વારા મેટલનો ઉપયોગ કરીને અથવા પેટ્રોલિંગ માટે આપણે ફોટોલિથોગ્રાફી કેવી રીતે કરી શકીએ તેનું આ ખૂબ મહત્વનું ઉદાહરણ છે કારણ કે હવે આપણે આ ચોક્કસ કોર્સના સૌથી મહત્વના મુદ્દા ઉપર જઈ રહ્યા છીએ અને તે છે તમારો MOSFET અને આપણે જોઈશું કે MOSFET કેવી રીતે બનાવાય છે તેથી ચાલો પહેલા જોઈએ કે સ્કેમેટિક ડાયાગ્રામની દ્રષ્ટિએ MOSFET કેવું દેખાય છે બરાબર તેથી તમે જુઓ કે જો હું આગળની સ્લાઇડ ઉપર જાઉં તો જો તમે આગળની સ્લાઇડમાં MOSFET જુઓ તો આપણે શું જોઈએ છીએ ત્યાં P ટાઈપનું સબસ્ટ્રેટ છે સબસ્ટ્રેટ એટલે P ટાઇપ એટલે સિલિકોન જે આપણે લીધું છે જે P ટાઇપ છે મેં તમને સિલિકોનના પ્રકારો બતાવ્યા છે મેં તમને વિવિધ ટાઈપો બતાવ્યા છે ત્યાં એક N ટાઈપ છે અને ત્યાં P ટાઈપ છે જ્યારે હું સિલિકોનના ટાઈપો કહું છું ત્યારે મેં તમને બતાવ્યા છે તેનો અર્થ એ છે કે મેં તમને અગાઉના પ્રવચનોમાં 1 0 0 1 1 1 ઓરિએન્ટેડ વેફર્સ બતાવ્યા છે 1 0 0 1 1 1 ક્રિસ્ટલનુ ઓરિએન્ટેડ ઓરિએન્ટેશન અને પછી તે P અને N P અને N હતું આપણે આ P સાથે P ટાઇપ 1 0 0 અથવા N ટાઇપ 1 0 0 અથવા P ટાઇપ 1 1 1 અથવા N ટાઇપ 1 1 આઇડેન્ટીફાય કરીએ છીએ ઓરિએન્ટેશનના આધારે અથવા પ્રાયમરી ફ્લેટ અને સેકન્ડરી ફ્લેટના આધારે આપણે પ્રાયમરી ફ્લેટ અને સેકન્ડરી ફ્લેટ વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો તમને યાદ ન હોય તો તમે તે લેકચર ઉપર પાછા જઈ શકો છો કે કેવી રીતે પ્રાયમરી ફ્લેટ અને સેકન્ડરી ફ્લેટ જુઓ વેફર P ટાઇપ છે કે વેફર N ટાઇપ છે અને ઓરિએન્ટેશન 1 0 0 છે કે કેમ અથવા ઓરિએન્ટેશન 1 1 1 છે તે સમજવામાં અમને મદદ કરે છે હવે ચાલો આપણે આ ચોક્કસ આકૃતિ જોઈએ ત્યાં P ટાઈપના સબસ્ટ્રેટ છે પછી ત્યાં N ટાઈપના છે જે આપણે જોઈએ છીએ તમે અહીં N ટાઈપનું સોર્સ ડિફ્યુઝન જુઓ છો આ સોર્સ N અને ડ્રેઇન છે તેથી N ટાઈપનું ડિફ્યુઝન સોર્સ બનાવવા અને ડ્રેઇન બનાવવા માટે કરવામાં આવે છે N ટાઇપ શું છે P ટાઇપમાં હું શું કરી રહ્યો છું હું મારી ઈમ્પ્યુનિટીને ડોપ કરી રહ્યો છું જે N ટાઇપ છે તેથી આ મારો N ટાઈપનો સોર્સ છે અને આ ડ્રેઇન છે તે પછી મારી પાસે મેટલ ઓક્સાઇડ છે જે તમે અહીં જુઓ છો આ મારું મેટલ ઓક્સાઇડ છે અને આ મેટલ ઓક્સાઇડ કંઈ નથી પણ મારું ગેટ ઓક્સાઇડ છે પછી મારી પાસે અહીં મેટલ છે તમે અહીં મેટલ જોઈ શકો છો આ મારું મેટલ ઓક્સાઇડ છે જે SiO2 છે અને આ મારી મેટલ છે કારણ કે બહારના જોડાણને બહાર કાઢવા માટે આપણે તેને મેટલ સાથે જોડવાની જરૂર છે આ મારી મેટલ છે હું તમને માત્ર સ્કેમેટિક બતાવી રહ્યો છું ચિંતા કરશો નહીં આપણે પ્રોસેસ ફલૉ ઉપર પાછા આવીશું જ્યાં તમે વિગતવાર સ્ટેપ જોશો માત્ર સ્કેમેટિક જુઓ તેથી આપણે જાણીએ છીએ કે MOSFET કેવી રીતે દેખાય છે હવે હું પોટેન્શિયલ ડિફરન્સ અથવા વોલ્ટેજ ડ્રેઇન અને સોર્સ વચ્ચે વોલ્ટેજ એપ્લાય કરી શકું છું તો અહીં મેં શું કર્યું મેં સોર્સ ઉપર ડ્રેઇન નેગેટિવ કરવા માટે પોઝિટિવ ડ્રેઇનમાં પોઝિટિવ વોલ્ટેજ એપ્લાય કર્યા છે અને જો એવું હોય તો શું થશે અહીંથી મારા ઇલેક્ટ્રોન ડ્રેઇન તરફ એક્ટ્રેક્ટ થશે અને આપણે જાણીએ છીએ કે જ્યારે આવું થાય ત્યારે આપણે આ ચોક્કસ દિશામાં ડ્રેઇન કરંટને બતાવી શકીએ છીએ ઇલેક્ટ્રોન નેગેટિવ તરફ એટ્રેક્ટ થાય છે જે પોઝેટીવ માટે સોર્સ છે જે ડ્રેઇન છે કારણ કે ઇલેક્ટ્રોન નેગેટીવ છે તેથી તે પોઝિટિવ ટર્મિનલ ઉપર જશે અને તે પોઝિટિવ ટર્મિનલ મારો ડ્રેઇન છે કારણ કે મારી આ VDS ચોક્કસ રીતે એપ્લાય થાય છે આગળ હવે તમે અહીં જુઓ આ શું છે આ મારું ગેટ ટુ સોર્સ વોલ્ટેજ છે તો મેં અહીં શું કર્યું છે મેં ગેટ ઉપર પોઝિટિવ લાગુ કર્યા છે અને મેં સોર્સ ઉપર નેગેટીવ એપ્લાય કર્યા છે જેનો અર્થ છે કે અહીં પોઝિટિવ વોલ્ટેજ P ટાઇપમાંથી ઇલેક્ટ્રોનને ગેટ તરફ જવા માટેનું કારણ બનશે જે માઇનોરિટી કેરિયર છે ત્યાં P ટાઈપના સબસ્ટ્રેટ છે ઇલેક્ટ્રોન માઇનોરિટી કેરિયર્સ છે હોલ્સ મેજોરીટી કેરિયર્સ છે બરાબર તેથી માઇનોરિટી કેરિયર જે ઇલેક્ટ્રોન છે તે ગેટ તરફ એક્ટ્રેક્ટ થશે કારણ કે ગેટ પોઝિટિવ છે કારણ કે આ ગેટ તરફ એક્ટ્રેક્ટ થશે આ ઇલેક્ટ્રોન એક N ટાઈપની ચેનલ બનાવશે જે અહીં ઉપર લખેલું છે તમે જુઓ કે આ શું આપવામાં આવ્યું છે તેથી કોઈપણ સ્કેમેટિક જ્યારે પણ તમે જુઓ છો તે વાસ્તવિકતામાં કોમ્પ્લેક્સ લાગે છે જ્યારે આપણે સમજીએ છીએ કે તે કોમ્પ્લેક્સ નથી હવે આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોન P ટાઇપથી ગેટ તરફ આકર્ષાય છે અને તે એક ચેનલ બનાવે છે જે આપણી N ટાઇપ ચેનલ હશે હવે જ્યારે આપણી પાસે ચેનલની મદદથી N ટાઇપ ચેનલ હોય ત્યારે માત્ર ઇલેક્ટ્રોન જ ફ્લો થઈ શકે છે જો ચેનલ ન હોય તો અહીંથી ઇલેક્ટ્રોન કેવી રીતે ફ્લો કરી શકે અહીં શક્ય નથી ત્યાં કોઈ ચેનલ નથી તેથી જો કોઈ ચેનલ હોય તો ઇલેક્ટ્રોન ડ્રેઇન તરફ ફ્લો થવાનું શરૂ કરશે તો તેનો અર્થ શું છે જુઓ હું બીજું ઉદાહરણ આપીશ ધારો કે આ ટાપુ ઉપર ઘણા લોકો છે આ 2 ટાપુઓ ટાપુ નંબર 1 અને ટાપુ નંબર 2 છે આ ટાપુ ઉપર ઘણા લોકો છે અને તેઓ આ ટાપુ ઉપર પહોંચવા માંગે છે તેથી એક ટાપુ તેઓ આ ચોક્કસ ટાપુ ઉપર જવા માગે છે હવે આપણે જોઈએ છીએ ત્યાં 2 ટાપુઓ વચ્ચે એક નદી છે અને નદી ખૂબ જ ઉંડી છે અને તે લાંબી નદી છે તેથી તેઓ તરવાનું જાણતા નથી જો લોકો તેને પાર કરવાનો પ્રયાસ કરે છે તો તેઓ બધા મરી જશે હવે આ કિસ્સામાં જો મારી પાસે આ 2 ટાપુઓ વચ્ચે એક પુલ જોડાયેલ છે અને શું થશે વ્યક્તિઓ આ પુલને આ ટાપુથી બીજા ટાપુ ઉપર સીધા જ ટાપુ 1 ટાપુ 2 થી પાર કરી શકે છે પરંતુ જો પુલ ન હોય તો શું જો પુલ ન હોય તો તેઓ ટાપુ પાર કરી શકતા નથી તેવી જ રીતે જો સોર્સ અને ડ્રેઇન વચ્ચે કોઈ પુલ ન હોય જો સોર્સ અને ડ્રેઇન વચ્ચે કોઈ ચેનલ ન હોય તો અહીં એક સોર્સ છે તે ડ્રેઇન છે જો સોર્સ અને ડ્રેઇન વચ્ચે કોઈ ચેનલ ન હોય તો ઇલેક્ટ્રોન ફ્લો કરી શકતું નથી ઇલેક્ટ્રોન સોર્સથી ડ્રેઇનમાં જઈ શકતું નથી પછી ભલે હું VGS એપ્લાય કરું તેથી મારે એક ચેનલ બનાવવી પડશે અને તે ચેનલ ગેટ ટુ સોર્સ વોલ્ટેજની મદદથી બનાવવામાં આવી છે આમ આ પુલ બનાવવામાં આવ્યો છે તેથી કે ઇલેક્ટ્રોન અહીંથી અહીં સુધી પણ ફ્લો થઈ શકે છે આ પુલ માત્ર ઇલેક્ટ્રોનને ફ્લો થવાની સુવિધા આપવા માટે જ નથી પણ આ ઇલેક્ટ્રોનથી બનેલો પણ છે તેથી હવે જ્યારે હું ડ્રેઇન વોલ્ટેજ માટે સોર્સ એપ્લાય કરું છું જે સોર્સ તરફ પોઝિટિવ છે ડ્રેઇન તરફ નેગેટીવ છે ત્યારે ઇલેક્ટ્રોન સોર્સમાંથી ડ્રેઇન તરફ ફ્લો થશે અને કરંટ વિપરીત દિશામાં ફ્લો થશે જે વાદળી એરો દ્વારા બતાવવામાં આવેલ છે બધું ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાયું એક વસ્તુ જે આપણે જોઈએ છીએ તે છે કારણ કે તમે જુઓ છો કે ત્યાં P છે અને ત્યાં N છે આ N છે આ P છે તેથી આ ડેપ્લેશન લેયર છે જે બનાવવામાં આવ્યું છે તેથી જ તે છે જ્યારે તમે PN જંકશનને જોયું હોય ત્યારે અહીં ડેપ્લેશન લેયર તરીકે બતાવ્યું છે બરાબર જ્યારે તમે PN જંકશન ડાયોડ જોયો છે ત્યારે તમે જોયું છે કે PN જંકશન ડાયોડમાં ડેપ્લેશન લેયર છે જે બિલકુલ સરળ છે હવે એક વધુ બાબત એ છે કે મને ફક્ત આ બધી વસ્તુઓ દૂર કરવા દો તેથી આપણે સ્કેમેટિક સ્પષ્ટપણે જોઈ શકીએ અને મેં આ સ્કેમેટિક ડાયાગ્રામ ઇલેક્ટ્રોનિક્સ ટ્યુટોરિયલ્સમાંથી લીધો છે જે અહીં છે જેથી તમે સમજી શકો કે સારી સ્કેમેટિક શું છે તેથી મેં તેનો ઉપયોગ તમને લોકોને શીખવવા માટે કર્યો છે હવે આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ તમે અહીં જુઓ છો ત્યાં સોર્સ અને સબસ્ટ્રેટ વચ્ચે જોડાણ છે તેથી તમે જોશો કે MOSFET સામાન્ય રીતે જ્યારે તમે જુઓ છો ત્યાં ફક્ત ત્રણ ટર્મિનલ સોર્સ ગેટ અને ડ્રેઇન છે તો ચોથો ટર્મિનલ કેમ નથી કારણ કે સબસ્ટ્રેટ આંતરિક રીતે સોર્સ સાથે જોડાયેલ છે મારું સબસ્ટ્રેટ આંતરિક રીતે મારા સોર્સ સાથે જોડાયેલું છે તેથી જ તમે જોશો કે તમે બજારમાંથી મેળવી શકો છો તે મોટાભાગના MOSFET Ics માં ફક્ત ત્રણ ટર્મિનલ છે ચાલો આપણે સ્ક્રીન ઉપર જે આગળની આકૃતિ છે તે આગળની આકૃતિ ઉપર જઈએ અને તે અમારી N ચેનલ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET સ્ટ્રક્ચર છે જે મેં ટુડે ડોટ કોમ today dot com સર્કિટમાંથી લીધું છે અહીં આપણે જે જોઈએ છીએ તે આપણે ફરીથી જોયું કે ત્યાં P ટાઈપનું સબસ્ટ્રેટ છે તમે જુઓ હું તમને અહીં જે છે તેની સુંદરતા જણાવીશ અને અહીં માત્ર એક મિનિટમાં શું છે અથવા 4 થી 5 મિનિટ જેવું હોઈ શકે છે આ એક વચ્ચે શું સમાનતા છે અને આ 2 વચ્ચે શું સમાનતા છે જ્યારે હું એક કહું અને પછી કહું કે 2 વચ્ચે સમાનતા શું છે હું તમને 4 થી 5 મિનિટમાં કહીશ ચાલો જોઈએ અહીં શું છે તે P ટાઇપ સબસ્ટ્રેટ છે અને પછી અમારી પાસે N ટાઇપ છે જે તમે અહીં જુઓ N ટાઇપ ડોપન્ટ છે તે એક સોર્સ છે તે એક ડ્રેઇન છે અને પછી અમારી પાસે અહીં એક ડાઇલેક્ટ્રિક સામગ્રી છે જે SiO2 છે અને પછી અમારી પાસે એક ગેટ છે જે અહીં લખેલ છે ત્યાં માત્ર એક રીપ્રેઝન્ટેટિવ ડાયાગ્રામ છે વાસ્તવમાં ગેટ ઓક્સાઇડ અત્યંત પાતળું છે આ ગેટ ઓક્સાઇડ અત્યંત પાતળો છે અને પછી અમારી પાસે ગેટનો મેટલ કોન્ટેક્ટ છે અમારી પાસે સોર્સનો મેટલ કોન્ટેક્ટ છે અમારી પાસે ડ્રેઇનનો મેટલ કોન્ટેક્ટ છે અને પછી તમે જોઈ શકો છો કે આ કંઈ નથી પરંતુ તમારું મેટાલાઈઝેશન લેયર છે તેથી આ જે આકૃતિ નંબર 2 છે તે કંઈ નથી પરંતુ તમારી આકૃતિ નંબર એક જેવું જ છે હવે આપણે અહીં કોઈ વોલ્ટેજ એપ્લાય કર્યા નથી આપણે VGS એપ્લાય કર્યા નથી VGS એપ્લાય કરવા પડતા નથી પછી આપણે ડ્રેઇન અને સોર્સ વચ્ચે કંઈપણ એપ્લાય કર્યું નથી VDS ત્યાં નથી VGS ત્યાં નથી તેથી જ તમે ચેનલની કોઈ રચના જોઈ શકતા નથી આ કિસ્સામાં જો હું માત્ર VDS એપ્લાય કરું તો અહીંથી ખૂબ જ માઇનોરિટી કેરિયર્સ આપણે મેળવી શકીએ છીએ પરંતુ કોઈપણ રીતે મુદ્દો એ છે કે જ્યાં સુધી તમે VGS એપ્લાય ન કરો જ્યાં સુધી તમે VGS અને VDS બંને એપ્લાય કરશો નહીં ત્યાં સુધી મૂંઝવણમાં ન આવો આ ચોક્કસ કિસ્સામાં તમે કરંટમાં કોઈ ફેરફાર જોશો નહીં જે તમારી ડ્રેઇન કરંટ ID છે આપણે VGS અને ID VDS અને ID વચ્ચે શું સંબંધ છે તે પણ જોઈશું અને આપણે લાક્ષણિકતાઓ દોરીશું અને બધું મેળવીશું પરંતુ હમણાં મુદ્દો એ છે કે તમારે જાણવું જોઈએ કે એન્હાન્સમેન્ટ ટાઈપ અને ચેનલ MOSFET ઓછામાં ઓછા સ્કેમેટિક ડાયાગ્રામની દ્રષ્ટિએ કેવા દેખાય છે તેથી હવે ઓછામાં ઓછા સ્કેમેટિક ડાયાગ્રામ માટે આગળની સ્લાઇડમાં આપણે જોઈશું કે આપણે MOSFET કેવી રીતે બનાવી શકીએ આપણે કેવી રીતે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET બનાવી શકીએ તો ચાલો આગળની સ્લાઇડ જોઈએ અને સ્ક્રીન ઉપર શું છે તે સમજવા માટે તમે એક મિનિટ સંપૂર્ણપણે એક મિનિટનો સમય નિકાળો ખાસ કરીને આ સ્ટ્રક્ચરને જુઓ આ P ટાઈપનું સિલિકોન છે હું તેને ક્યાંક લખીશ તેથી તે સરળ P ટાઈપનું સિલિકોન છે જે આપણે જોઈ રહ્યા છીએ આપણે N ચેનલ MOSFET ની બનાવટ જોઈ રહ્યા છીએ આ એક શું છે આ એક લાલ P ટાઇપ સિલિકોન છે અને બીજુ બ્લુ N ટાઇપ સિલિકોન છે લાઇટ ગ્રે જેવું ગ્રે તમારું સિલિકોન ડાયોક્સાઇડ છે એક લીલો તમારો ફોટોરેસિસ્ટ છે ડાર્ક ગ્રે એક તમારી મેટલ છે આ કિસ્સામાં આપણે એલ્યુમિનિયમનો વિચાર કર્યો છે તમને જે મળ્યું છે તે શું છે લાલ એક P ટાઇપ સિલિકોન છે વાદળી એક N ટાઇપ સિલિકોન છે આછો ગ્રે સિલિકોન ડાયોક્સાઇડ છે લીલો ફોટોરેસિસ્ટ છે ડાર્ક ગ્રે મેટલ છે હવે આ એક સાઇડ વ્યૂ side view સાઇડ વ્યૂ સાઇડ વ્યૂ સાઇડ વ્યૂ છે તમે જુઓ હું 4 વાર s w લખી રહ્યો છું તેથી કે તમે સાઇડ વ્યૂ સાઇડ વ્યૂ સાઇડ વ્યૂ સાઇડ વ્યૂ સમજી શકો છો અથવા તમે ક્રોસ સેક્શનલ વ્યૂ કહી શકો છો આ એક ટોપ વ્યૂ છે આ એક ટોપ વ્યૂ છે આ ટોપ વ્યુ મારા તીર છે આ ટોપ વ્યુ છે અને આ ટોપ વ્યુ આ એક છે હું સાચો ચિહ્ન મુકી રહ્યો છું આ 4 ટોપ વ્યૂ છે અમારી પાસે સાઇડ વ્યૂ છે અમારી પાસે ટોપ વ્યૂ છે હવે તેને જુઓ આ પ્રોસેસ ફ્લોમાં શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરો આ ચોક્કસ પ્રોસેસ ફ્લો સાથે તમે બરાબર શું સમજો છો તે સમજવા માટે હું તમને 20 સેકન્ડ આપીશ તમારે ફક્ત સાઇડ વ્યૂ જોવો પડશે અથવા તમે ટોપનું દૃશ્ય જોઈ શકો છો અને અનુમાન કરી શકો છો કે શું ચાલી રહ્યું છે અને પછી આપણે એક પછી એક ચર્ચા કરીશું કે ખરેખર શું થઈ રહ્યું છે 20 સેકન્ડ શરૂ થાય છે હવે ચાલો જોઈએ કે તમે સમજી શકો છો કે નહીં સમય સમાપ્ત ઓછો સમય બરાબર સમજવાનો ઓછો સમય તેથી ચાલો આપણે સાથે મળીને જોઈએ કે અહીં શું આપવામાં આવ્યું છે અને આપણે જોઈશું કે તમે સંપૂર્ણ પ્રોસેસ ફલૉને સમજી શકશો તેથી એક પછી એક ખૂબ જ સરળ રીતે પ્રારંભ કરો પહેલું સ્ટેપ એ છે કે તમે સિલિકોન વેફર લઈ રહ્યા છો કેવા ટાઈપનું સિલિકોન વેફર લાલ રંગ છે તેથી તમે પસંદ કરેલ P ટાઇપ સિલિકોન વેફર છે આપણે P ટાઇપ સિલિકોન વેફર પસંદ કર્યું છે આગળનું સ્ટેપ એ છે કે આપણે સિલિકોન ડાયોક્સાઇડ ગ્રોન કરેલા છે આપણે સિલિકોન ડાયોક્સાઇડ ગ્રોન કરેલા છે સિલિકોન ડાયોક્સાઇડ અહીં રાખોડી રંગ લાઈટ ગ્રે લખાયેલ છે આગળનું સ્ટેપ એ છે કે અમારી પાસે યોગ્ય સ્પિન કોટેડ ફોટોરેસિસ્ટ છે આગળનું સ્ટેપ એ છે કે આપણે ફોટોલિથોગ્રાફી કરી છે અને વિન્ડો બનાવી છે તેનો અર્થ એ છે કે આપણે આ 2 વિસ્તારમાંથી ફોટોરેસિસ્ટને તમે યોગ્ય રીતે સમજ્યા છે પ્રથમ સ્ટેપ સિલિકોન છે આગળનું સ્ટેપ સિલિકોન ડાયોક્સાઇડ છે આપણે સિલિકોન ડાયોક્સાઇડ ગ્રોન કરેલા છે આગળનું સ્ટેપ એ છે કે અમારી પાસે સ્પિન કોટેડ ફોટોરેસિસ્ટ છે સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ પછી આપણે ફોટોલિથોગ્રાફીનો ઉપયોગ કરીને આ વિન્ડો ખોલી છે તમે તે કેવી રીતે કરવું તે પહેલાથી જ જાણો છો મેં તેને અગાઉના ઉદાહરણોમાં બતાવ્યું છે એકવાર તમેવિન્ડો બનાવી લો પછી સિલિકોન ડાયોક્સાઇડને કોતરવાનું છે તેથી અહીં આપણે સિલિકોન ડાયોક્સાઇડ બનાવ્યા છે તેથી તમે અહીં સિલિકોન જોઈ શકો છો જે તમે અહીં જોઈ શકો છો તે સિલિકોન અહીં અને અહીં શા માટે છે કારણ કે આપણે સિલિકોન ડાયોક્સાઈડની કોતરણી કરેલ છે સિલિકોન ડાયોક્સાઈડ કેવી રીતે કોતરણી કરી શકાય છે મેં તમને કહ્યું હતું કે આપણે અહીં સુધી બફર હાઇડ્રોફ્લોરિક એસિડનો ઉપયોગ કરી શકીએ છીએ ચાલો ફક્ત આ વિભાગનું પુનરાવર્તન કરીએ પહેલા જુઓ કે આપણે P ટાઇપ સિલિકોન લઈએ છીએ આગળનું સ્ટેપ એ છે કે આપણે થર્મલ ઓક્સિડેશનનો ઉપયોગ કરીને સિલિકોન ડાયોક્સાઈડ કેવી રીતે બનાવી શકીએ છીએ તેવી જ રીતે સિલિકોન ડાયોક્સાઈડ બનાવી શકીએ છીએ આગળનું સ્ટેપ એ છે કે આપણે સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ પછી સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ કરીએ છીએ આપણે પ્રિબેકિંગ અથવા સોફ્ટ બેકિંગ કરવાનું હતું પછી અમારે માસ્ક લોડ કરવું પડ્યું અને પછી અમારે વેફર એક્સપોઝ કરવું પડ્યું પછી અમારે ફોટોરેસિસ્ટ ડેવલપ કરવું પડ્યું અને જ્યારે તમે ડેવલપ કરો ત્યારે ફોટોરેસિસ્ટ છે કારણ કે તમારી પેટર્ન એવી છે તમે આ 2 વિન્ડોમાંથી ફોટોરેસિસ્ટને કોતરશો અને આ તમે અહીં લાઈટ જોઈ શકો છો ગ્રે કલર લાઇટ ગ્રે તેનો અર્થ શું છે કે તમે ફોટોરિસ્ટની નીચે સિલિકોન ડાયોક્સાઇડ જોઈ શકો છો તેથી વેફરનો બાકીનો વિસ્તાર ફોટોરેસિસ્ટ સુરક્ષિત છે જે વિસ્તાર આ તીર ગેટ બતાવવામાં આવે છે અહીં બતાવેલ આ 2 તીર ફોટોરેસિસ્ટ સુરક્ષિત નથી હવે હું આ વેફરને બફર હાઇડ્રોફ્લોરિક એસિડમાં ડુબાડીશ આ વેફરને બફર હાઇડ્રોફ્લોરિક એસિડમાં ડુબાડવા માટે મારી પાસે શું હશે હું સિલિકોન ડાયોક્સાઈડ લઈશ જ્યારે હું સિલિકોન ડાયોક્સાઇડ લઉં છું ત્યારે હું શું જોઈ શકું છું હું જોઈ શકું છું કે શું હું અહીંથી સિલિકોન ડાયોક્સાઈડ દૂર કરું છું હું શું જોઈ શકું છું હું સિલિકોન જોઈ શકું છું જે હું અહીં જોઈ રહ્યો છું જ્યારે હું હવે સિલિકોન ડાયોક્સાઇડ લઉં છું ત્યારે હું સિલિકોન જોઈ શકું છું પછી આપણે જે કર્યું તે એ છે કે આપણે ઓક્સિડાઇઝ સિલિકોન સબસ્ટ્રેટ ઉપર 2 વિન્ડો એક અને બે બનાવી છે જેથી હું આ વિન્ડો સિલિકોન જોઈ શકું છું કે આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ એ છે કે તમારે ફોટોરેસિસ્ટને દૂર કરવું પડશે ફોટોરેસિસ્ટને દૂર કરવા માટે આપણે જે કરી શકીએ છીએ તે ખૂબ જ સરળ રીતે વેફર ડુબાડી શકીએ છીએ આપણે આ વેફરને એસીટોન ફોટોરેસિસ્ટ રિમૂવલમાં ડુબાડી શકીએ છીએ જે તમે તેને જાણો છો તેથી આ તે છે જ્યાં આપણે વેફરને એસિટોનમાં ડુબાડીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ફક્ત સિલિકોન ડાયોક્સાઇડ છે આ SiO2 છે અને લાલ રંગ કંઈ નથી પરંતુ તમારું સિલિકોન P ટાઇપ સિલિકોન છે તેથી આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ આગળનું સ્ટેપ એ છે કે આપણે ફેલાવવું પડશે અથવા આપણે આયન ઇમ્પ્લાન્ટ કરવું પડશે જે આપણે આયન ઇમ્પ્લાન્ટ કરવું અથવા ડિફ્યુઝ કરવું છે આપણે આયન ઇમ્પ્લાન્ટ કરવું અથવા N ટાઈપનું સિલિકોન ડિફ્યુઝ કરવું પડશે N ટાઈપનું સિલિકોન આ વાદળી રંગ છે તેથી આપણે N ટાઈપના સિલિકોનને P ટાઈપના સિલિકોનમાં શા માટે ડિફ્યુઝ કરવું અથવા ઇમ્પ્લાન્ટ કરવું પડશે તેથી જ્યારે આપણે આ અને આને ડિફ્યુઝ કરીએ છીએ ત્યારે આપણે સોર્સ અને ડ્રેઇન બનાવી રહ્યા છીએ આપણે આપણા ક્રોસ સેક્શનને જોઈ શકીએ છીએ કે આપણે અહીં ડિફ્યુઝ કરી રહ્યા છીએ તેથી સિલિકોન ડાયોક્સાઇડ N ટાઈપનું સિલિકોન આ સિલિકોન ડાયોક્સાઇડ N ટાઈપનું સિલિકોન છે ડોપન્ટ SiO2 પેનિટ્રેટ કરી શકતું નથી N type ડોપન્ટ સિલિકોન ડાયોક્સાઈડ પેનિટ્રેટ SiO2 પેનિટ્રેટ કરી શકતું નથી અને તેથી જ આપણે કહી શકીએ કે સિલિકોન ડાયોક્સાઈડ માસ્ક પ્રોટેક્ટિવ માસ્ક તરીકે કામ કરે છે તેથી ડોપન્ટ વસ્તુઓને ડિફ્યુઝ કરશે નહીં પરંતુ ડોપન્ટ્સવિન્ડોમાં ડિફ્યુઝ કરી શકે છે જે આપણે અહીં જોઈએ છીએ અને આપણે બનાવેલીવિન્ડોમાં ડોપન્ટને ડિફ્યુઝ કરી શકીએ છીએ અને આમ અમારી પાસે સોર્સ અને ડ્રેઇન છે સોર્સ અને ડ્રેઇનનું ડિફ્યુઝન છે આ ડિફ્યુઝન N ટાઈપનું ડિફ્યુઝન છે કારણ કે આપણે P ટાઇપ સબસ્ટ્રેટથી શરૂઆત કરી હતી આ P ટાઇપ સબસ્ટ્રેટ છે લાલ એક P ટાઇપ સબસ્ટ્રેટ છે તેથી આપણે ડોપન્ટને ડિફ્યુઝ કરવું પડ્યું જે N ટાઈપનું ડોપન્ટ છે કારણ કે આપણે N ચેનલ બનાવી રહ્યા છીએ ચેનલ N ચેનલ MOSFET હોવી જોઈએ ચાલો આગળ જુઓ કે આગળ શું છે આગળ આપણે ફરી સિલિકોન ડાયોક્સાઈડ બનાવીએ છીએ તેથી તમે અહીં જોઈ શકો છો કે આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ એ છે કે અમારી પાસે આ ચોક્કસ વિસ્તારમાંથી સ્પિન કોટેડ ફોટોરેસિસ્ટ છે આ ચોક્કસ વિસ્તાર અહીં જ છે આ પછી મારે વિન્ડોને કોતરવી પડશે તો વિન્ડોની કોતરણી એટલે શું તમે અહીં જોઈ શકો તે તમે કરી શકો છો હું અહીં SiO2 જોઈ શકું છું મારી પાસે SiO2 છે હું અહીં જોઈ શકું છું રાઇટ તમે અહીં SiO2 જોઈ શકો છો કારણ કે ત્યાં એક વિન્ડો બનાવવામાં આવી છે તેથી એકવાર હું SiO2 જોઉં તો હું શું કરીશ મારે SiO2 કોતરણી કરવી પડશે તેથી જ્યારે હું SiO2 ની કોતરણી કરું છું ત્યારે હું SiO2 કેવી રીતે કોતરણી કરી શકું છું આ વેફરને બફર હાઇડ્રોફ્લોરિક એસિડમાં ડુબાડીને મને આ ચોક્કસ છબી મળશે જે તમે જોઈ શકો છો તમે ક્રોસ સેક્શન ઉપર જોઈ શકો છો કે તમે જોઈ શકો છો કે ફોટોરેસિસ્ટ ત્યાં છે ગેટ ઓક્સાઈડ છે આ રીજીયનમાં તમે જોઈ શકો છો તે ઓક્સાઈડ નથી તેથી આપણે સીલીકોનને સીધી જોઈ શકીએ છીએ આ તે છે જે તમે અહીં જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ત્યાં N ટાઈપ છે N ટાઈપ કેન્દ્રમાં ત્યાં સિલિકોન છે તો આ પછી આપણે શું કરવાનું છે આ પછી આપણે PR કોતરવું પડશે અથવા સ્ટ્રીપ કરવું પડશે PR ના વેફરનું ડોપીંગ એસિટોનમાં ડુબાડીને PR ને સ્ટ્રીપ કરીએ છીએ તેથી હવે આપણે વેફરને એસિટોનમાં ડૂબાડી રહ્યા છીએ અમને આ ચોક્કસ વેફર મળશે તો આપણી પાસે શું છે આપણે સીલીકોનને અહીં સીધા જ ઉજાગર કરી શકીએ છીએ અને થોડોક ગેટ થોડો સોર્સ અને ડ્રેઇન વિસ્તારો પણ એક્સપોઝ થયા છે તમે ડ્રેઇન સોર્સ અને સિલિકોન ત્રણ વસ્તુઓ જોઈ શકો છો તેથી હવે આપણે આગળનું સ્ટેપ શું કરીશું તે છે કે આપણે આ રીજીયનમાં ઓક્સાઇડનું પાતળું પડ બનાવીશું તેથી મારી પેન લાલ હોવાને કારણે તમે જોઈ શકતા નથી પરંતુ મારો અર્થ આ સ્તર છે તેથી તમે અહીં જોઈ શકો છો ઓક્સાઈડનું પાતળું પડ આપણે બનાવ્યું છે ઓક્સાઈડનું પાતળું પડ શા માટે કારણ કે આ તમારું ગેટ ઓક્સાઇડ હશે તેથી આપણે જે કર્યું છે તે આપણે આવિન્ડોમાં ઓક્સાઇડનું પાતળું પડ બનાવ્યું છે જે સોર્સ ઉપર છે અને ડ્રેઇન છે તે સોર્સ અને ડ્રેઇનના રીજીયનને ઓવરલેપ કરે છે તો આપણે શું કર્યું આપણે ઓક્સાઇડનું પાતળું પડ બનાવ્યું છે જે આપણું ગેટ ઓક્સાઇડ છે જ્યાં સુધી આ સ્પષ્ટ નથી ત્યાં સુધી તમે ફરી એકવાર વાંચો તેથી જો તમે મારી પાસે હોય તો અમારી પાસે અહીં છે જે અમારું ગેટ ઓક્સાઇડ છે આગળનું સ્ટેપ શું છે ગેટ ઓક્સાઇડ પછી આપણે કોટ ફોટોરેસિસ્ટ સ્પિન કરીશું તે સ્પિન કોટ ફોટોરેસિસ્ટ છે આપણે વિન્ડો આ રીતે ખોલીશું કે વિન્ડો સિલિકોન ડાયોક્સાઇડ તરફ જાય છે અને આગળનું સ્ટેપ આપણે બફર હાઇડ્રોફ્લોરિક એસિડનો ઉપયોગ કરીને સિલિકોન ડાયોક્સાઇડની કોતરણી કરીશું તેથી તમે અહીં જોઈ શકો છો આપણે અહીં ઓક્સાઈડ જોઈ શકીએ છીએ આપણે અહીં સોર્સ જોઈ શકીએ છીએ આપણે અહીં ડ્રેઇન જોઈ શકીએ છીએ બરાબર તો આપણે અહીં શું જોઈ શકીએ છીએ આપણે સીધો સોર્સ જોઈ શકીએ છીએ આપણે સીધો ડ્રેઇન જોઈ શકીએ છીએ તેથી આપણે અહીં જોઈ શકીએ છીએ અને ત્યાં ગેટ ઓક્સાઈડ છે વિન્ડો બનાવ્યા પછી આપણે ગેટ ઓક્સાઇડ બનાવ્યા ગેટ ઓક્સાઇડ બનાવ્યા પછી અમારી પાસે સ્પિન કોટેડ ફોટોરેસિસ્ટ છે સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ પછી આપણે વિન્ડો ખોલી છે જેથી આપણે સોર્સ અને ડ્રેઇનની સક્સેસ મેળવી શકીએ તેથી તમે સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને વિન્ડો ખોલો અહીં તમે સિલિકોન ડાયોક્સાઇડ જોઈ શકો છો તેથી તમારે સિલિકોન ડાયોક્સાઈડને કોતરવું પડશે આ સિલિકોન ડાયોક્સાઈડ આપણે બફર હાઇડ્રોફ્લોરિક એસિડમાં વેફર શા માટે કોતરણી કરી શકીએ છીએ અને તમે અહીં સોર્સ અને ડ્રેઇન જોઈ શકો છો હવે આ રીજીયનમાં આ સોર્સ અને ડ્રેઇન એક્સેસેબલ છે તો આપણે શું કરવાનું છે આપણે મેટલ બનાવવી પડશે કારણ કે આપણે બાહ્ય કોન્ટેક્ટને યોગ્ય રીતે બહાર કાઢવો પડશે તેથી બાહ્ય કોન્ટેક્ટ વધારવા માટે અથવા બાહ્ય કોન્ટેક્ટ બહાર કાઢવા માટે આપણે એલ્યુમિનિયમ અથવા મેટલ ડિપોઝિટ કરવી પડશે હવે એકવાર તમારું આગળનું સ્ટેપ શું છે આગળનું સ્ટેપ સ્પિન કોટ ફોટોરેસિસ્ટનો ઉપયોગ છે સ્પિન કોટ ફોટોરેસિસ્ટ લિથોગ્રાફી કરો અને આ ચોક્કસ વિસ્તાર ખોલો જ્યારે તમે આ ચોક્કસ વિસ્તાર ખોલો છો ત્યારે તમે અહીં જોઈ શકો છો કે આ ટોચનું દૃશ્ય છે આ એક ક્રોસ સેક્શન છે પછી તમે મેટલને કોતરશો તમે જાણો છો કે મેટલને હવે કેવી રીતે કોતરવી તેથી જ્યારે તમે મેટલને કોતરશો ત્યારે તમે અહીં શું જોશો મેટલ માટે સોર્સ કનેક્શન છે ત્યાં મેટલ ડ્રેઇન સાથે જોડાયેલ છે અને અહીં તમારો ગેટ છે તો તમે શું કર્યું તમે હવે N ચેનલ MOSFET માટે પ્રોસેસ ફ્લો સમજી ગયા છો આ જુઓ N ચેનલ MOSFET કેવી રીતે બનાવવામાં આવે છે અને અહીં હવે આપણે જોઈએ છીએ કે આપણે કલાકો સુધી કેમ સમજી રહ્યા હતા આપણે થર્મલ ઓક્સાઈડ કેવી રીતે બનાવી શકીએ છીએ આપણે મેટલ કેવી રીતે ડિપોઝિટ કરી શકીએ આપણે લિથોગ્રાફી કેવી રીતે કરી શકીએ લિથોગ્રાફી કેમ કરી શકીએ શા માટે મેટલ કોતરણી કરી શકીએ હવે આપણે જોઈ શકીએ છીએ કે N ચેનલ MOSFET બનાવવાની પ્રોસેસ ફલૉને સમજીએ તે પહેલા તમામ સ્ટેપ્સ કેમ શીખવા જોઈએ તેથી મને ફરી એક વાર પુનરાવર્તન કરવા દો મને ફરી એક વાર ઝડપથી પુનરાવર્તન કરવા દો તે જ રીતે થોડું ઝડપી નહીં તેથી આપણે અમારા MOSFET પ્રોસેસ ફલૉને સમજી શકીએ અને જો તમે નિરીક્ષણ કરો તો હું તમને એક યુક્તિ બતાવીશ તમે અહીં કેટલા માસ્કનો ઉપયોગ કર્યો છે કારણ કે તમે કોતરણી કરી છે તમે લિથોગ્રાફી કરી છે તમે ફરીથી મેટલ ડિપોઝિટ કરી છે તમે ફરીથી લિથોગ્રાફી કર્યું છે પછી તમારી પાસે ડોપ સોર્સ છે અને તરત જ ડ્રેઇન કરો પછી તમે વિન્ડોઝ બનાવી છે તેથી તમે કેટલા માસ્કનો ઉપયોગ કર્યો છે 1 માસ્ક 2 માસ્ક 3 માસ્ક અથવા 4 માસ્ક જ્યારે પણ આપણે ફોટોરેસિસ્ટ ડિપોઝિટ કરીએ છીએ જે એક માસ્ક હશે તમે જુઓ છો કે આપણે સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ છીએ તેથી સોરી સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ ડિપોઝિટ નથી કરતા જ્યારે પણ આપણે સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ કરીશું જુઓ ત્યારે આપણે એક માસ્ક ફોટોરેસિસ્ટનો ઉપયોગ કરીશું સ્પિન કોટેડ 1 ફોટોરેસિસ્ટ સ્પિન કોટેડ 2 ફોટોરેસિસ્ટ સ્પિન કોટેડ ત્રીજી વખત ફોટોરેસિસ્ટ સ્પિન કોટેડ ચોથી વખત 4 માસ્ક પ્રક્રિયા સામાન્ય રીતે જ્યારે આપણે આ ટાઈપનો પ્રશ્ન હોય અને વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે કે MOSFET બનાવવા માટે કેટલા માસ્કનો ઉપયોગ થાય છે તો તમે ગણતરી કરો કે આ પહેલી વખત જ્યારે મેં વિન્ડો બનાવી હતી તેથી કદાચ આ પહેલો માસ્ક છે પછી જ્યારે મેં ક્યાંક વિન્ડો બનાવ્યો ઓહ અહીં બીજો માસ્ક છે તો અહીં તે એક વધુ માસ્ક છે તે એક વધુ માસ્ક નથી તેથી આ બધી મૂંઝવણ સાથે તમારે કેટલા માસ્ક છે તે સમજવા માટે ઘણા સ્ટેપ્સ જોવાની જરૂર છે કેટલા માસ્કનો ઉપયોગ થાય છે તે સમજવાની એક સરળ રીત જ્યાં પણ સ્પિન કોટિંગ અથવા ફોટોરેસિસ્ટ કરવામાં આવે છે તે સમજવું કે તમારે માસ્કનો ઉપયોગ કરવો પડશે હવે ફરી એક બાબત એ છે કે દરેક વખતે પેટર્ન અલગ હોય છે તેથી જ આપણે 4 માસ્કનો ઉપયોગ કરીએ છીએ MOSFET માટે તમે ખૂબ જ સ્પષ્ટ રીતે 1 2 3 4 4 માસ્ક જોઈ શકો છો તો ચાલો આપણે જોઈએ કે આપણે શું કર્યું છે અહીંથી શરૂ કરીને અહીં કોન્સન્ટ્રેટ સિલિકોન P ટાઇપ સિલિકોન જે આપણે લીધું છે તે પછી આપણે સિલિકોન ડાયોક્સાઇડ બનાવ્યું છે આ સિલિકોન ડાયોક્સાઇડ ઉપર અમારી પાસે સ્પિન કોટેડ ફોટોરેસિસ્ટ છે તે પછી જ્યારે પણ હું લિથોગ્રાફી કહું ત્યારે આપણે લિથોગ્રાફી ટેકનિક કરી છે તેનો અર્થ એ છે કે ફોટોલિથોગ્રાફી તે E બીમ લિથોગ્રાફી હોઈ શકે છે જે આપણે આ ચોક્કસ કોર્સનો ભાગ નથી પરંતુ લિથોગ્રાફીના ઘણા ટાઈપો છે એક ફોટોલિથોગ્રાફી છે એક E બીમ લિથોગ્રાફી છે પછી ત્યાં એક્સ રે લિથોગ્રાફી છે પછી ત્યાં ઓછી માસ્ક લિથોગ્રાફી છે આપણે આ બાબતોને આ ચોક્કસ અભ્યાસક્રમમાં આવરી રહ્યા નથી પરંતુ તમે હમણાં જ સમજો છો કે કેટલીક લિથોગ્રાફી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે તેથી કોઈપણ રીતે પ્રથમ સ્ટેપ સિલિકોન છે જે P ટાઈપનું સિલિકોન છે પછી આપણે સિલિકોન ડાયોક્સાઇડ બનાવ્યું છે પછી અમારી પાસે સ્પિન કોટેડ ફોટોરેસિસ્ટ છે આપણે લિથોગ્રાફી કરી છે તેનો અર્થ એ છે કે આપણે સોફ્ટ બેકિંગ કર્યું છે આપણે માસ્ક લોડ કર્યું છે આપણે વેફર ખુલ્લું કર્યું છે આપણે માસ્ક વિકસાવી છે અને પછી આપણે આ ચોક્કસ વિભાગમાં પહોંચ્યા છીએ જ્યાં આપણે 2 વિન્ડો બનાવીને ઓટો વિન્ડો બનાવી છે આપણે આ રીજીયનમાંથી સિલિકોન ડાયોક્સાઇડ બનાવવું પડશે તેથી આપણે આ વેફર આ ચોક્કસ વેફર બફર હાઇડ્રોફ્લોરિક એસિડમાં મૂકી રહ્યા છીએ અને આપણે આ ચોક્કસ પેટર્ન જોઈશું જે તમે વેફરમાં સિલિકોન જોઈ શકો છો હવે તમારે આ ફોટોરેસિસ્ટને દૂર કરવું પડશે તેથી આપણે આ ફોટોરેસિસ્ટને એસીટોનનો ઉપયોગ કરીને ફોટોરેસિસ્ટને સ્ટ્રિપિંગ કરીને તેને રિમૂવ કર્યું છે તે પછી તમારે ડોપ કરવો પડશે તમારે આ વિસ્તારનો ઉપયોગ કરવો પડશે તેથી આપણે આ 2 વિસ્તારને ડોપ કરવા માટે N ટાઈપ સિલિકોનનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આપણે ડિફ્યુઝન અથવા આયન ઇમ્પ્લિટેશનનો ઉપયોગ કરીને તેને ડોપ કરી શકીએ છીએ એકવાર આપણે આ કરીશું અમારી પાસે સોર્સ અને ડ્રેઇન છે હવે આપણે સિલિકોન ડાયોક્સાઇડ બનાવીશું ફરી એકવાર આપણે સ્પિન કોટ ફોટોરેસિસ્ટ કરીશું સ્પિન કોટિંગ ફોટોરેસિસ્ટ પછી આપણે એક વિન્ડો ખોલીશું જે વેફરની મધ્યમાં છે જે આ ચોક્કસ ફેશનમાં છે જે તમે અહીં જોઈ શકો છો અને પછી આપણે સિલિકોન ડાયોક્સાઈડની કોતરણી કરીશું જે તમે અહીં જોઈ શકો છો આપણે સિલીકોન ડાયોક્સાઈડને કોતરણી એચિંગ કરી રહ્યા છીએ અને અમારે સિલિકોન ડાયોક્સાઈડ કોતરવું પડ્યું હતું જ્યારે આપણે સિલિકોન ડાયોક્સાઈડની કોતરણી કરીએ છીએ ત્યારે તમે આ ચોક્કસ રીજીયન જોશો જ્યાં તમે સોર્સ ડ્રેઇન જોઈ શકો છો ત્યાં N ટાઈપ ડિફ્યુઝન સ્તર N ટાઇપ છે અને તમે અહીં એક કેન્દ્ર જોઈ શકો છો જે P ટાઇપ ચેનલ છે તેથી આ તે છે જે તમે જુઓ છો જ્યારે તમે SiO2 ની કોતરણી કરો છો ત્યારે SiO2 અહીં હતી SO જ્યારે તમે SiO2 ની કોતરણી કરો છો ત્યારે તમે આ ચોક્કસ રીજીયન ઉપર પહોંચો છો આ પછી તમે જે કરો છો તે ફોટોરેસિસ્ટને દૂર કરો અથવા ફોટોરેસિસ્ટને સ્ટ્રિપિંગ કરો તમારું ફોટોરેસિસ્ટ સ્ટ્રીપિંગ એસિટોનમાં કરવામાં આવે છે જ્યારે તમે તે કરશો ત્યારે તમે જે મેળવશો તે આપણે આ ચોક્કસ વેફર મેળવીશું જ્યાં તમારી વિન્ડો ખુલ્લી છે જ્યાં તમે ઓક્સાઇડ બનાવી શકો છો તેથી તમારે ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવવું પડશે જે તમારું ગેટ ઓક્સાઇડ છે હવે આપણે જાણીએ છીએ કે આપણે થર્મલ ઓક્સિડેશનમાં 2 ટાઈપના ઓક્સિડેશ અભ્યાસ કર્યો છે એક ભીનું ઓક્સિડેશન અને બીજું ડ્રાય ઓક્સિડેશનનનો છે અને જ્યારે હું તમને ભીનું ઓક્સિડેશન અને ડ્રાય ઓક્સિડેશન શીખવતો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે જ્યારે તમારે ગેટ ઓક્સાઈડનો ઉપયોગ કરવો હોય ત્યારે તમારે ડ્રાય ઓક્સિડેશનનો ઉપયોગ કરવો પડે છે અને જ્યારે તમારે ફીલ્ડ ઓક્સાઈડનો ઉપયોગ કરવો પડે ત્યારે તમારે ભીનું ઓક્સિડેશન વાપરવું પડે છે તેથી અહીં ગેટ ઓક્સાઇડ માટે તમે ઓક્સિડેશન ડ્રાય કરશો અને તમે ગેટ ઓક્સાઇડનું પાતળું પડ બનાવશો જે તમે આ ચોક્કસ ક્રોસ સેક્શનમાં અહીં અથવા અહીં જોઈ શકો છો આપણે જોઈ શકીએ છીએ કે ગેટ ઓક્સાઇડ અહીં છે અને તે અન્ય ઓક્સાઇડની સરખામણીમાં પાતળું છે જે અહીં અથવા અહીં છે આ ગેટ ઓક્સાઇડ છે જે પાતળું છે હવે ગેટ ઓક્સાઇડ બનાવ્યા પછી આપણે ફરીથી સ્પિન કોટ ફોટોરેસિસ્ટ કરીશું આપણે એક વિન્ડો બનાવીએ છીએ આપણે સિલિકોન ડાયોક્સાઇડને દૂર કરીએ છીએ જેથી આપણે સોર્સ સુધી પહોંચી શકીએ અને પછી ડ્રેઇન કરી શકીએ પછી આપણે એલ્યુમિનિયમ અથવા મેટલને કોટ કરીશું આપણે ડિપોઝિટ કરીશું આપણે આ ચોક્કસ વેફર ઉપર મેટલ ડિપોઝિટ કરીને આ વેફરને કોટ કરીશું જ્યારે આપણે મેટલ ડિપોઝિટ કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે તે તમામ વિસ્તારના સોર્સ અને ગેટને આવરી લે છે પછી આપણે સોર્સ અને ગેટ અને ડ્રેઇનને અલગ કરવા પડશે તેનો અર્થ એ કે સોર્સ અને ગેટ અલગ થવો જોઈએ ગેટ અને ડ્રેઇન અલગ થવું જોઈએ કે તમારે ફરીથી સ્પિન કોટ ફોટોરેસિસ્ટ કરવું પડશે લિથોગ્રાફી કરવી પડશે અને પછી તમે જોઈ શકો છો કે ત્યાં એક સેપરેશન છે પછી એકવાર અલગ થયા પછી તમારે અહીંથી મેટલ કોતરવું પડશે તેથી તમારે આ વેફરને એલ્યુમિનિયમ એચન્ટમાં ડુબાડવું પડશે જ્યારે તમે તે એલ્યુમિનિયમ એચન્ટ કરો છો ત્યારે તમે જોઈ શકો છો કે બાકીના વિસ્તારમાંથી એલ્યુમિનિયમ યોગ્ય રીતે કોતરવામાં આવશે અને તમે અહીં જોઈ શકો છો કે ફક્ત એલ્યુમિનિયમ કોતરવામાં આવે છે ડ્રેઇનના સોર્સ સિવાય એલ્યુમિનિયમ કોતરવામાં આવે છે અને ગેટ ઉપર તમે અહીં સોર્સ ડ્રેઇન અને ગેટ જોઈ શકો છો આ રીતે તમે તમારી N ચેનલ MOSFET બનાવશો ઠીક છે આ રીતે તમે N ચેનલ MOSFET બનાવ્યું છે તેથી મેં તમને જણાવેલા તમામ વ્યાખ્યાનો જુઓ મેં તમને અત્યાર સુધી શીખવ્યું છે અને તે પછી જ તમે સમજી શકશો કે N ચેનલ MOSFET કેવી રીતે બનાવી શકાય છે સમાન રીતે P ચેનલ MOSFET માટે પ્રોસેસ ફોલો કરવાનો અથવા ડ્રો કરવાનો પ્રયાસ કરો હવે મેં તમને શું બતાવ્યું મેં તમને એક N ચેનલ MOSFET બતાવી છે અને હું તમને જે કરવા માંગુ છું તે તમે ઘરે કરવા માંગો છો તે P ચેનલ MOSFET માટે પ્રોસેસ ફ્લો ડ્રો કરવા માટે છે સમાન રીતે આ N ચેનલ છે તમે જુઓ આ N ચેનલ છે હું ઈચ્છું છું કે તમે P ચેનલ MOSFET ડ્રો કરો ત્યાં P ચેનલ MOSFET છે જો હા તે ડ્રો કરો જો ના હોય તો ડ્રો કરશો નહીં તે મને જણાવો કે તે શક્ય છે કે નહીં પ્રયત્ન કરો અને મને જણાવો કે શું તે શક્ય છે કે નહીં મને જણાવો કે તે શક્ય છે કે નહીં શું આપણે સમજી શકીએ કે નહીં આપણે કેવી રીતે ડિઝાઇન કરવી અથવા N ચેનલ અને P ચેનલ MOSFETs કેવી રીતે બનાવવા તેની પ્રક્રિયા લખી શકીએ છીએ તેથી તમે હવે જાણો છો કે અમારા ઓક્સિડેશનનો ઉપયોગ શું છે તમે હવે જાણો છો કે અમારા ડિપોઝિશનનો ઉપયોગ શું છે તમે હવે જાણો છો કે આપણે ફોટોલિથોગ્રાફીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા હતા અને આપણે MOSFET કેવી રીતે બનાવી શકીએ છીએ તે સમજવા માટે આપણે કેવી રીતે બધી વસ્તુઓ ભેગી કરી રહ્યા છીએ સામાન્ય રીતે આપણે આજે જે સમજીએ છીએ તે એ છે કે MOSFET નો સ્કેમેટિક કેવો દેખાય છે સોર્સ ડ્રેઇન અને ગેટની ભૂમિકા શું છે અને આપણે N ચેનલ MOSFET નું ઉદાહરણ લીધું છે જે ભાગ છે તે આપણે આગામી મોડ્યુલમાં જોઈશું આપણે MOSFET ની લાક્ષણિકતાઓને કેવી રીતે સમજી શકીએ અને આપણે VDS ડ્રેઇનથી સોર્સ કેવી રીતે મેળવી શકીએ છીએ ત્યાં વોલ્ટેજ વર્સીસ VD અથવા ID અથવા VDS વર્સીસ ID ડ્રેઇન લાક્ષણિકતાઓ એન્હાન્સમેન્ટના ટાઈપ માટે ડીપ્લેશનના ટાઈપ માટે અને આપણે MOSFET ની એપ્લિકેશન પણ જોઈશું ઠીક છે તેથી હું આશા રાખું છું કે મેં આજે તમને જે શીખવ્યું છે તે તમે સમજી ગયા હશો આ વાંચો તે વાંચો તેને સાંભળો તેને સમજવું એટલું સરળ નથી એક સમયે જ્યારે તમે વસ્તુઓ જાણો છો તેથી આજે મેં તમને જે શીખવ્યું છે તે ફક્ત સમજી લો અને જો તમને MOSFET સંબંધિત પ્રશ્નો હોય અથવા અગાઉના પ્રવચનો સંબંધિત હોય તો તમે મને કોઈપણ પ્રશ્ન પૂછવા માટે સ્વતંત્ર છો તેથી તમે મને પ્રશ્ન પૂછી શકો છો હું યોગ્ય ઉકેલ સાથે તમારી પાસે પાછો આવીશ જેથી આપણે બધા એક જ પેજ ઉપર હોઈએ તેથી ત્યાં સુધી તમે લોકો કાળજી લો અને હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ જ્યાં આપણે MOSFET ને વધુ વિગતમાં સમજીએ છીએ અને સમજીએ છીએ કે તે કેવી રીતે ચલાવી શકાય ત્યાં સુધી તમે કાળજી લો બાય